વર્તમાન સેવા સાથે નવી સેવા ડિઝાઇન નમસ્તે હું IIT કાનપુરથી જયંતા ચેટર્જી છું અને અમે સત્ર ની શ્રેણી પર તમારી સાથે વાર્તાલાપ કરી રહ્યા છીએ સમકાલીન વિશ્વમાં સેવાઓના સંચાલન અને સમકાલીન મુદ્દાઓ પરનું સત્ર આ આપણી ક્રિયાપ્રતિક્રિયાનું ચોથું અઠવાડિયું છે ચોથા સપ્તાહનું આ પ્રથમ સત્ર છે તમને યાદ હશે છેલ્લા બે સત્રોમાં અમે મૂલ્ય નિર્માણ પ્રક્રિયામાં ગ્રાહકને સહ નિર્માણ દ્વારા નવા સેવા મૂલ્ય નિર્માણ વિશે ચર્ચા કરી રહ્યા હતા તેથી અમે નવી સેવાની રચના જોઈ રહ્યા હતા જેમ કે જો તમને યાદ હોય તો અમે તે વર્ટિકલ અર્બન ગાર્ડનિંગ સેવા અથવા કચરામાંથી ઘરેણાં વિશે વાત કરી હતી સેવા સ્તરના ઉન્નતીકરણ તરીકે બનાવટ ગરીબ વર્ગ માટે આવક સ્તરમાં વધારો આ અને આગામી સત્રમાં અમે પ્રક્રિયા અને કામગીરીના સંદર્ભમાં નવી સેવા નિર્માણને વધુ જોઈશું તેથી અગાઉ આપણે વૈચારિક સ્તરે વ્યૂહાત્મક સ્તરે ચર્ચા કરતા હતા હવે આપણે ઓપરેશનલ સ્તરે નવી સેવા નિર્માણની ચર્ચા કરીશું નવી સેવાની રચનાએ એક સંપૂર્ણ ગહન ઓપરેશનલ મુદ્દાઓ જેવા કે કર્મચારીઓ જમાવટ રોજગારનું કદ સુવિધાનું સ્થાન સુવિધાઓ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે પરંતુ આ બે સત્રમાં અમે પ્રવાહ અને પ્રક્રિયા ના નકશા અને અભ્યાસ હાલના નકશા માંથી નવી સેવાની રચના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું આપણે પહેલાથી જ જોયું છે કે સેવા પ્રણાલીઓમાં સાધનો ટેકનોલોજી માનવ સંસાધનો સુવિધાઓમાં તૈનાત હશે ઉત્પાદન સેવા સંબંધિત કેટલીક યાદી હશે અને આ દરેક સાથે ક્રિયાપ્રતિક્રિયાઓ દ્વારા આ બ્લોક્સ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓ દ્વારા શ્રેણીબદ્ધ પગલાઓ દ્વારા સંપર્ક થશે તમારા માટે સૌથી મહત્ત્વનો મુદ્દો જે છેલ્લા સત્રથી સતત ચાલુ છે તે એ છે કે ગ્રાહક હવે માત્ર પ્રાપ્તિના અંતે જ નથી ગ્રાહક સર્જનના અંતે પણ છે તેથી ગ્રાહક પણ ઇનપુટ કરી રહ્યો છે જેમ ડિઝાઇનર્સ સપ્લાયર્સ ઇનપુટ કરી રહ્યા છે આર એન્ડ ડી લોકો ઇનપુટ કરી રહ્યા છે ગ્રાહકો આ બાજુ સર્જનાત્મક બાજુએ ભાગ લઈ રહ્યા છે અને પછી આ બ્લોક્સની ક્રિયાપ્રતિક્રિયા દ્વારા આ વિવિધ પગલાઓ દ્વારા ગ્રાહક અંતિમ ઉત્પાદન પ્રાપ્ત કરી રહ્યો છે તેથી આ રેખાકૃતિ પૂર્ણ કરવા માટે આ એકંદર સેવા વિતરણ પ્રક્રિયા છે જે ગ્રાહકથી શરૂ થાય છે અને ગ્રાહક સાથે સમાપ્ત થાય છે આપણે અગાઉ પણ ચર્ચા કરી છે કે સામાન્ય રીતે જ્યારે આપણે આ સેવાના નકશા જોઈએ છીએ ત્યારે આપણે તેને બે તબક્કામાં વહેંચીએ છીએ આગળની બાજુને આગળનો તબક્કો કહેવામાં આવે છે આ ઘરની પાછળનો ભાગ છે તેથી ગ્રાહક આવે છે ગ્રાહક પ્રવેશ કરે છે કોઈ પ્રકારનો વિલંબ થાય છે તેથી આ સ્વાગત હોઈ શકે છે આ ટેબલ બુકિંગ સિસ્ટમ હોઈ શકે છે આ ટિકિટ બુકિંગ સિસ્ટમ હોઈ શકે છે અને પછી ગ્રાહક આ તબક્કાઓમાંથી પસાર થાય છે અને ગ્રાહક બહાર નીકળી જાય છે આ સેવા દ્વારા પ્રક્રિયાના પ્રવાહને જોવાની પરંપરાગત રીત છે આ સરળ રેખાકૃતિને વિસ્તૃત કરી શકાય છે જે તમે આ રેખાકૃતિ પહેલા જોઈ હશે જે રેસ્ટોરન્ટનો સેવા નક્શો છે તેથી અમારી પાસે દૃશ્યતાની આ રેખા છે અમારી પાસે આ સમગ્ર પ્રક્રિયા ગ્રાહકોના પ્રવેશથી લઈને વિવિધ સ્થળોએ છે જ્યાં ઓર્ડર આપવાનો ખોરાકની પ્રાપ્તિ અને ખોરાકનો વપરાશ અને પછી ગ્રાહકો બહાર નીકળી જાય છે અને તે મધ્યમાં અને પાછળના તબક્કે રસોડું એકાઉન્ટિંગ કોમ્પ્યુટર સિસ્ટમ એર કંડીશન સિસ્ટમ આગળના ભાગમાં સારો અનુભવ આપવા માટે પાછળના છેડે જરૂરી તમામ સેવા બ્લોક્સ દ્વારા આધાર છે અને અંતે આ આખી વસ્તુ સાથે મળીને કામ કરે છે અગાઉની જેમ જ્યારે અમે સેવા પદ્ધતિ અથવા ઉત્પાદન સેવા પદ્ધતિ વિશે ચર્ચા કરી હતી ત્યારે અમે આ નકશા પર જોયું પરંતુ આજે હું તમને આના જેવા કેટલાક નમૂનાઓ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તેથી આ અઠવાડિયાના અસાઇનમેન્ટ માટે તમારે આ બે સત્રો માટે અસાઇનમેન્ટ તરીકે અભ્યાસ કરવો પડશે તે સેવાઓ માટે તમે સરળ નક્શો વિકસાવી શકો તેથી હું તમને અન્ય વધુ વિગતવાર નમૂના પ્રદાન કરું છું જે વધુ જટિલ નકશા વિકસાવવા માટે યોગ્ય છે અને તમે ઉપયોગ કરી શકો છો તમે આ નમૂનાની નકલ લઈ શકો છો અને મંચ પર મૂકવા માટે સોંપણી માટે તેનો ઉપયોગ કરી શકો છો આ કોર્સને સર્વોત્તમ બનાવવા માટે તમારા બધાની બહોળી ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે ફક્ત તમારી સાથે મારી વાત અને તમારું સાંભળવું અને નોંધ લેવી અથવા વ્યાખ્યાન ડાઉનલોડ કરવું અને ફરીથી જોવું એ બિલકુલ સંતોષકારક રહેશે નહીં અમે પછી જૂના દાખલામાં હોઈશું જ્યાં હું એક મંચ પર ઋષિની જેમ વર્તુ છું હું તમને સેવા વ્યવસ્થાપનના જ્ઞાનમાં સહ સહયોગકર્તા બનવા માટે આમંત્રિત કરવા માંગુ છું તેથી તમારા આંતરિક તમારા અનુભવો તમારા અવલોકનો એકબીજાને સમૃદ્ધ બનાવી શકે અને હું તમારા બધા પાસેથી શીખી શકું તેથી હું ઈચ્છું છું કે તમે બધા અમારા મંચ ને જીવંત બનાવો કેટલાક શ્રેષ્ઠ યોગદાન માટે હું પહેલેથી જ તમારા બધાનો ખૂબ આભાર માનું છું તેમાંથી કેટલીક સામગ્રી હું મારા ભાવિ વ્યાખ્યાનો માં બતાવીશ એક પ્રકારનું ઉચ્ચ ગુણવત્તાવાળું ઇનપુટ જે તમે પ્રદાન કર્યું છે પરંતુ હું ઈચ્છું છું કે તમારામાંથી ઘણા આગળ આવે અને તેથી જ હું આ નમૂનાઓ પ્રદાન કરી રહ્યો છું તેથી તમારા માટે કલ્પના કરવી સરળ બને Refer Time 0853 અને આ પ્રકારે વધુ તાજો અને વિગતવાર નક્શો વિકસાવો હવે નકશા પ્રક્રિયા માત્ર સ્પષ્ટ વિતરણ અને સ્પષ્ટ સમર્થન પર ધ્યાન કેન્દ્રિત કરે છે અથવા જેને આપણે સુધારણા અને પૂરક સેવાઓ કહીએ છીએ તેથી મુખ્ય સેવા એ ખોરાક અને પીણાનો પુરવઠો છે અમે સેવાના પૂરા નમૂના ની ચર્ચા કરી હતી તેથી મુખ્ય વસ્તુ ખાદ્યપદાર્થો અને પીણાની સેવા છે અને તેની આસપાસ અથવા આ બધું મેનૂ બિલ સૂચનો વિશે સ્ટુઅર્ડ સાથેનો વાર્તાલાપ તે બધી સેવાઓને વધારતી સેવાઓ અને પૂરક સુવિધા આપતી સેવાઓ છે પરંતુ આપણે થોડી નબળી શરૂઆત કરવી પડશે તેથી આપણે ખરેખર આ બે બ્લોક્સ અગાઉ જોઈ રહ્યા છીએ મારા પોઇન્ટરને માર્ક કરો અમુક અંશે અમે ગયા અઠવાડિયે સેવા ના ખ્યાલ ની પેઢી અને નવા સેવા ના ખ્યાલ ની પેઢી માં ગ્રાહકની ભૂમિકા વિશે ચર્ચા કરી છે પરંતુ સેવા વ્યૂહરચના અને સેવા ખ્યાલ સહસંબંધ કંઈક છે ચાલો અહીં સંક્ષિપ્તમાં સમીક્ષા કરીએ તેથી સેવા ખ્યાલ ચોક્કસ માપદંડો પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જે ગ્રાહકને પછીથી સંતુષ્ટ કરશે જ્યારે અમે ગ્રાહક સંતોષ પદ્ધતિ ને જોશું ત્યારે અમે સેવા ખ્યાલોના મુખ્ય ઘટકોને જોશું સેવા સામગ્રી દ્વારા અમારો સામાન્ય રીતે અર્થ એ છે કે વિવિધ સેવા બ્લોક્સનું મેનૂ જે આપવા માં આવે છે અને સેવા શૈલી તે કેવી રીતે વિતરિત કરવામાં આવશે કોઈપણ રીતે આ બધી પરિભાષાઓ છે જેને તમે સરળતાથી શોધી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો તેથી સેવા ખ્યાલ તમામ ચાર ભાગોના ઓપરેશન અનુભવના પરિણામને પ્રદાન કરેલ મૂલ્ય પર પ્રભાવિત કરશે સેવા સામગ્રી એ એવા પગલાં હશે જે પ્રક્રિયામાં ગ્રાહકના મુદ્દાઓને સેવા આપવા માટે અનુસરવામાં આવે છે જ્યાં સેવા પ્રદાતાએ નોકરી પર નિર્ણય લેવાનો હોય શકે છે તેથી આ સ્પર્શ બિંદુ છે જેનો અમે અગાઉ ઉલ્લેખ કર્યો છે જે સેવા કર્મચારીઓ માટે વિવેકબુદ્ધિના નિર્ણય લેવાના મુદ્દા પણ છે તેથી તમારી પદ્ધતિ એ તમારા કર્મચારીઓને તે સ્પર્શ બિંદુ પર વિવેકાધીન શક્તિ મેળવવા માટે સક્ષમ બનાવવાનું છે અને કેટલીકવાર એ એવા પણ હોય છે કે આ બિંદુઓ બિંદુ જેવા જ હોય છે જ્યાં ગ્રાહકે રાહ જોવી પડી શકે છે હવે આ રીતે તમે વર્તમાન સેવાને કેવી રીતે સમજો છો અને તે કેવી રીતે સંરચિત છે અને તે ઘટકનો ભાગ છે હવે નવી સેવાઓની ઉત્પત્તિ થઈ શકે છે જે સેવા ઉદ્યોગના કિસ્સામાં અન્સોફ મેટ્રિક્સ અપનાવીને સારી રીતે સમજાવી શકાય છે ઇગોર એન્સોફે આ ખૂબ જ સરળ પરંતુ ખૂબ જ ઉપયોગી 2 બાય 2 મેટ્રિક્સ પ્રદાન કર્યું હતું અને અમે તેને કહેવાતા ES NS અને EC NC કહીએ છીએ આ સેવા ઉદ્યોગ અન્સોફ ઇગોર એન્સોફે મૂળ મેટ્રિક્સ અને હાલની સેવા નવી સેવા વર્તમાન ગ્રાહક નવો ગ્રાહક માટે અપનાવવામાં આવેલ છે તેથી તમામ વ્યવસાયો અહીં કોઈપણ સમયે હોય છે હાલની સેવા વર્તમાન ગ્રાહકોને આપવા માં આવે છે તેથી આ ત્રણ માર્ગોમાં નવી સેવાઓ બનાવી શકાય છે કાં તો તે હાલની સેવા હોઈ શકે છે નવી સેવા માંગણી વર્તમાન ગ્રાહકને નવી સેવા આપી શકે છે નવા ગ્રાહકને વર્તમાન સેવા આપી શકે છે તેથી હાલના ગ્રાહક માટે નવી સેવા અને નવા ગ્રાહક માટે હાલની સેવા નવા ગ્રાહકને વર્તમાન સેવાનો અર્થ એ છે કે કોઈ કંપની રશિયા અથવા યુરોપમાં મોબાઇલ ફોન ઓપરેટરનું સંચાલન કરે છે અને તેઓ ભારતમાં આવે છે તે એક જ મોબાઇલ ફોન સેવા છે તેઓ તેમની તમામ સેવાઓ લાવે છે તેઓ ક્ષમતા જાણે છે કે કેવી રીતે તેમની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી તે તમામ સેવા બ્લોક્સ છે જેને તમે નકશા પર માપાંકિત કરી શકો છો જેની અમે ચર્ચા કરી રહ્યા હતા અને તેને ભારતમાં નવા ગ્રાહકો માટે તૈનાત કરી શકો છો અથવા તમે ભારતમાં હાલના ગ્રાહક માટે નવી સેવા લાવી શકો છો તેથી ભારતમાં પહેલેથી જ એક મોબાઇલ ફોન કંપની છે અને તેઓ હવે 5G નેટવર્ક પર લાઇવ વિડિયોઝ સ્ટ્રીમિંગ લાવી શકે છે જ્યાં તમે તમારા સાધન પર એકદમ આરામદાયક અને રિયલ ટાઇમ સારી સ્પીડ સારી સ્પષ્ટતા અને ખૂબ જ વાજબી કિંમતે સંપૂર્ણ મૂવી જોઈ શકો છો જે હાલના ગ્રાહક માટે નવી સેવા છે સામાન્ય રીતે જ્યારે આપણે નવી સેવા વિશે વાત કરીએ છીએ ત્યારે તે હાલના ગ્રાહકો માટે કાં તો નવી હોઈ શકે છે તેથી આ તકનીકી અથવા પ્રક્રિયામાં ઉન્નત માંગણી ની જેમ વધુ છે અથવા તે સેવા મુજબ હોઈ શકે છે જે અહીં નવી ટેક્નોલોજીના વિકાસથી બહુ અલગ નથી પરંતુ તે બજાર વિકાસ પ્રવૃત્તિ સેવા બજાર વિકાસ પ્રવૃત્તિ કહે છે અલબત્ત નવા ગ્રાહકો માટે આ નવી સેવા ખૂબ જ પડકારજનક ક્ષેત્ર છે નવા ગ્રાહકો માટે નવી સેવા અથવા હાલના ગ્રાહક માટે નવી સેવા પણ માનવ જરૂરિયાતોને સંવેદના દ્વારા ઉત્તેજિત કરી શકાય છે જે જરૂરિયાતો યોગ્ય રીતે પૂર્ણ થઈ નથી જે આજે પર્યાપ્ત રીતે પૂરી થતી નથી તેથી આ જરૂરિયાત આધારિત તકની અનુભૂતિ એ નવી સેવાના વિકાસનો પ્રારંભિક બિંદુ છે કેટલીકવાર નવી સેવાઓનો વિકાસ થાય છે જે આજે અસ્તિત્વ ટકાવી રાખવા અને વસ્તીના વિકાસ માટેની સામાજિક જરૂરિયાતો દ્વારા ઉત્તેજિત થાય છે જે પર્યાપ્ત આવરી લેવામાં આવતી નથી તેથી નવું સેવા વિકાસ ચક્ર કંઈક આના જેવું દેખાશે અમે આગામી સત્રમાં તેના વિશે વધુ વિગતવાર સમજૂતી મેળવીશું પરંતુ તમે હવે આ સમગ્ર ચિત્રને સંયુક્ત સિસ્ટમ અભિગમ તરીકે જોઈ શકો છો અને તેના વિશે વિચારી શકો છો કે આવતીકાલે આ જ ચિત્રની આપણી ચર્ચા શરૂ થશે